આજે આપણે સમસ્યા હલ કરવા માટે બીજો દ્રષ્ટિકોણ જોઈશું અત્યાર સુધી અમારો દ્રષ્ટિકોણ હતો કે અમે આપેલી કોઈ સ્થિતિમાં છીએ અને અમે ગોલ સ્ટેટ અથવા એવું કંઈક શોધવા માંગીએ છીએ કાં તો અમને કહેવામાં આપવામાં આવ્યું છે તેવી અથવા અમે તે નિવેદનને સંતુષ્ટ કરે તેવી સ્થિતિ શોધવા માંગીએ છીએ અમે આજે થોડો અલગ દ્રષ્ટિકોણ જોવા માંગીએ છીએ કેટલાક અર્થમાં બેકવર્ડ રીસનીંગ તમે જે ગોલ પ્રાપ્ત કરવા માંગો છો તેનાથી તમે રીસનીંગ કરો છો અને સમસ્યાને નાની સમસ્યાઓમાં તોડવાનો પ્રયાસ કરો છો વગેરે તેથી આપણે જે વિચાર તમે શોધવા માંગો છો તેને પ્રોબ્લેમ ડિકોમ્પોઝિશન કહેવામાં આવે છે આપણે પ્રેરણા આપવા માટે આ દ્રષ્ટિકોણ નો ઉપયોગ શા માટે કરવો જોઈએ હું પ્રયત્ન કરું છું અને એક સમસ્યા લઉં છું અને આપણે અત્યાર સુધી જે રીતે જોયું છે તે રીતે તેને દૂર કરું છું અને ધારું છું કે તમારો એક મિત્ર છે જેનો આજે જન્મદિવસ છે અને તમે બધાએ બહાર જવાનું નક્કી કર્યું છે અને ધારો છો કે તે તમારા મિત્રોને ટ્રીટ આપે છે હું જાણું છું કે આ સામાન્ય બાબત નથી પરંતુ ચાલો કહીએ કે તમે તે કરી રહ્યા છો પછી તમે કોઈ ફિલ્મ કે મ્યુઝિક ઇવેન્ટમાં અથવા એવું કંઈક કરશો અને પછી જો તમે ક્યાંક ડિનર લો છો તો સાંજનું આયોજન કરવાનો આ વિચાર છે તો ચાલો માની લઈએ કે તે એક મિત્ર છે જેનો જન્મદિવસ છે જે હજી સુધી છે શું સ્વીકાર્ય છે તે નક્કી કરવાનું છે તેથી તમે તપાસ શરૂ કરો છો તેથી અમે તેને સર્ચ તરીકે કલ્પના કરીને સિમ્પલ સર્ચ સ્પેસ માં રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ જ્યાં તમે તમારા મિત્રને ઘણા બધા વિકલ્પો આપો છો તમે આ સમસ્યાને ડિઝાઇનિંગ એન્ડ ઓઉટિંગ કહો છો અને તેમાં ગોલ સ્ટેટ એ છે કે જ્યારે તમે ત્રણ વસ્તુઓ નક્કી કરી લો છો જે તમે કરશો તમે પહેલા શું કરશો પછી તમે શું કરશો અને પછી તમે શું કરશો તો ચાલો કહીએ કે તમે મોલમાં જશો એમ કહીને શરૂઆત કરો છો તમે આજે સૌથી પ્રખ્યાત સ્થળે જઈ શકો છો અને ફિલ્મ જોઈ શકો છો ચાલો હેરી પોટર ની એક ફિલ્મ હેરી પોટર માટે HP કહીએ પછી તમે જઈને કંઈક ખાશો ચાલો પિઝા હટ માની લઈએ હું p 1 પિઝા હટ માટે ph નો ઉપયોગ કરીશ તેથી તમે તમારા મિત્રને આ વિકલ્પ આપો છો અને તે ના કહે છે જો તે સ્વીકાર્ય ન હોય તો ચાલો માની લઈએ કે તમે ડેપ્થ ફર્સ્ટ ફેશન માં અથવા ડેપ્થ ફર્સ્ટ જેવું કંઈક કામ કરી રહ્યા છો જ્યાં તે હોઈ શકે છે હ્યુરિસ્ટિકલી નિર્દેશિત અથવા RBFS જેવું કંઈક તો જો તમે કંઈક બીજું અજમાવો છો તો ચાલો કહીએ કે તમે બીજો ડિનર વિકલ્પ આપો છો ધારો કે તે ચેન્નાઈમાં એક ખુબ જાણીતી રેસ્ટોરન્ટ છે સરવાના ભવન અને તમારો મિત્ર ફરીથી ના પાડે છે શું તમે બીજી રેસ્ટોરન્ટ વિશે વિચારી શકો છો ચાલો કોફી કાફેનો ડે માની લઈએ તમે ત્યાં જઈને ખાઈ શકો છો જેના માટે હું અહીં CC નો ઉપયોગ કરી રહ્યો છું અને તમારો મિત્ર ફરીથી ના પાડે છે ચાલો માની લઈએ કે તે તમારા બજેટ થી વધારે છે તેથી તમે પાછા જાઓ છો અને કહો છો કે આપણે બીજો વિકલ્પ વિચારીએ તેથી ફક્ત સ્પષ્ટતા માટે આ સાંજનું લેવલ છે આ મૂવી અથવા મનોરંજન છે અને આ ખાવાનું છે તેથી અહીં ત્રણ નિર્ણયો છે જે તમારે લેવા પડશે જણાવી દઈએ કે તમારામાંથી મોટાભાગના લોકો જાણતા હશે પરંતુ તમે આ સ્તરે પૂછી શકતા નથી તેથી અમે અત્યાર સુધી જે દ્રષ્ટિકોણ નું પાલન કર્યું છે તેમાં અમે દરેક નોડ પર વિચાર કરીશું અને પૂછીશું કે તે નોડ ગોલ નોડ છે કે નહીં આ નોડ ગોલ નોડ તરીકે ના લઇ શકાય કારણ કે કારણ કે તેમાં ફક્ત બે વસ્તુઓ છે પરંતુ આ બીજો દૃષ્ટિકોણ છે જેમ કે જ્યારે તમારી પાસે કન્સ્ટ્રેન્ટ સેટિસફેકશન હોય તેથી પર્શ્યલ સોલ્યૂશનના દરેક તબક્કે તમે પર્શ્યલ સોલ્યૂશન તપાસી શકો છો અને જેના માટે હું જોઈ રહ્યો છું તેના માટે કહી શકો છો કે તે સ્થિર છે કે નહીં પરંતુ આ ક્ષણે આપણે તેમાં જતા નથી તો ફરીથી તમે પિઝા હટ ની ઓફર આપો છો અને જવાબ ના છે સરવાના ભવન ફરીથી જવાબ ના છે કેફે કોફી ડે જવાબ ના છેપછી તમે બીજી એક ફિલ્મ માટે પ્રયાસ કરો છો ધારો કે AI મૂવી તેથી તમે જાણતા હશો કે AI નામની ફિલ્મ હતી અને પછી તમે ફરીથી આ ત્રણ વિકલ્પો અજમાવો છો પરંતુ હું તેને લખી રહ્યો નથી કારણકે આ તે જ ત્રણ વિકલ્પો છે જેને તમે અજમાવી રહ્યા હતા અને તમારો મિત્ર ફરીથી ના પાડે છે ચાલો કહીએ કે તમે આ તબક્કે મૂવીનો વિકલ્પ પણ પડતો મૂક્યો છે તેથી તમે અહીંથી પાછા જાઓ છો અને તમે કહો છો કે આપણે દરિયા કિનારે જવું જોઈએ પછી તમે આ બધી વસ્તુઓ ફરીથી પુનરાવર્તિત કરો છો આ આખું ટ્રીતમે ફરીથી બીચની નીચે ઉતારી રહ્યા છો તો ચાલો માની લઈએ કે તેઓ બીચ પર જાય છે અને પછી હેરી પોટર ફિલ્મ જોવા જાવ છો અને પછી પિઝા હટ માં જાઓ પછી સરવાના ભવન જાઓ છો પછી કેફે કોફી ડે પર જાઓ છો પછી ભૂવનના ઘરે જાઓ છો પછી અમને કહેવા દો પિઝા હટ અને અચાનક તમારો મિત્ર કહે છે હા તમે એક ઉપાય શોધી કાઢ્યો છે તમારો મિત્ર બીચ પર જવાના વિચાર સાથે સંમત છે તો તમે બીચ પર જશો અને પછી ફિલ્મ ભૂવનનું ઘર જોઈને પછી ડિનર માટે પિઝા હટ માં જશો હવે જો તમે આ સર્ચ ટ્રી જુઓ તો હું ઇચ્છું છું કે તમે આ ટ્રી જુઓ અને થોડો વિચાર કરો શું આ સર્ચ કરવાની યોગ્ય રીત છે અથવા આ ટ્રી માં શું થઈ રહ્યું છે ઘણા નોડનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે અથવા મને કોઈ ચોક્કસ પ્રશ્ન પૂછવા દો ટ્રી ની ડાબી સાઈડ માં શું ખોટું છે તે શું છે જે ટ્રી ની ડાબી સાઈડ પર કામ કરી રહ્યું નથી તમે શું ઉપાય બનાવી રહ્યા છો અથવા જે ઉકેલ ટ્રી ની ડાબી સાઈડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં શું ખોટું છે તે શું છે અથવા ઉકેલ નો કયો ભાગ કામ કરી રહ્યો નથી શું તમે ટ્રી તપાસી શકો છો કારણ કે તમે મોલની નીચે આખું ટ્રી શોધ્યું છે અને મેં 3 મૂવીસ અને 3 રેસ્ટોરન્ટ માટેના નોડ બનાવ્યા છે ત્યાં હજી બીજા આવા ગણા નોડ હોઈ શકે છે માટે આ ટ્રી ની ડેપ્થ ઘણી હોઈ શકે છે માટે તે કામ કરતુ નથી જો મોલની સમસ્યા હતી તો તમે જોઈ શકો છો કે તમે જે પ્રથમ ઉકેલ પર વિચાર કર્યો હતો તે મોલ હેરી પોટર પિઝા હટ છે જો આમ પણ તમે જાણો છો કે મોલ એ સમસ્યા છે તો તમે અહીં આ બધી નકામી વસ્તુઓ કરતા નથી પિઝા હટ નથી તો સરવાના ભવન સરવાના ભવન નહીં તો કોફી કાફે ડે છે કે નહીં તે જોવાનો પ્રયાસ કરો જો હેરી પોટર નહીં તો ભૂવન નું ઘર જો ભુવન નું ઘર નહિ તો એઆઈ મૂવી આ બધું કામ નકામું છે અને તેનું કારણ એ છે કે આપણે પસંદગી ને ફિક્સ કરીને ટ્રી ની નીચે સેર્ચ કરીએ છીએ જે આપણને હવે મદદ કરશે નહી તમે જે કંઈ પણ અજમાવી રહ્યા છો તે કામ કરશે નહીં જો તમને ખબર હોય કે મોલ સમસ્યાઓ નું કારણ બની રહ્યો છે તેના બદલે તમે આ બાજુ જાઓ છો અને પછી તમે સમાધાન શોધો છો તો કોઈ આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરે છે આપણે કયા મુદ્દા પર ધ્યાન આપવા માંગીએ છીએ તમે એક વસ્તુ નો પ્રયાસ કર્યો અને પછી તમે ટ્રી ના આ ભાગ માં સર્ચ કરીને સમય બગાડી રહ્યા છો જે કામ કરી રહ્યુ નથી જયારે તમે આ બદલશો ત્યારે જ તે કામ કરશે આ મુશ્કેલીને દૂર કરવા માટે બે દૃષ્ટિ કોણ છે એકને ડિપેન્ડન્સી ડાયરેક્ટબેક ટ્રેકિંગ કહેવામાં આવે છે હવે આપણે અહીં જે બેકટ્રેકિંગ કરવા જઈ રહ્યા છીએ તે આપણે જોયેલા મોટાભાગના અલ્ગોરિધમમાં ક્રોનોલોજિકલ હોય છે માટે તમે જે છેલ્લે પસંદ કરો છો તે પસંદગી ને તમે રદ કરો છો કારણ કે આ ઉકેલ અજમાવ્યોપરંતુ તે કામ ન આવ્યું પછી તમે પિઝા હટ ને પસંદ કરો છે અને તેને અજમાવ્યા બાદ આ સ્તર પર તમેસરવાના ભવન છે તેને અજમાવો છો જ્યારે ત્રણેય નિષ્ફળ જાય છે ત્યારે તમે પાછા જાઓ છો અને આ અજમાવો છો બેક ટ્રેકિંગના આ સ્વરૂપને ક્રોનોલોજીકલ કહેવામાં આવે છે જેનો અર્થ એ છે કે તમે પસંદ કરી રહ્યા છો તે છેલ્લા વિકલ્પને તમે પૂર્વવત કરી રહ્યા છો અમે ડિપેન્ડન્સી ડાયરેક્ટેડ બેક ટ્રેકિંગમાં જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે એ છે કે અમે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ઉકેલમાં શું ખોટું છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમે તે લક્ષણ બદલ્યા વિના ઉકેલ મળવાનો નથી જો તમે ઓળખી શકો કે અહીં આવ્યા પછી અથવા ક્યાંક પણ આવ્યા પછી આ મોલમાં સાંજ વિતાવવાનો વિકલ્પ ખોટો છે તો અલ્ગોરિધમ સીધો અહીં પાછા આવવું જોઈએ અને બીજો વિકલ્પ અજમાવવો જોઈએ તેથી જ્યાં સુધી અમને સમય નહીં મળે ત્યાં સુધી અમે ખરેખર આ વિકલ્પ અજમાવીશું નહીં પરંતુ આ એક એવી બાબત છે જેના માટે અમે સંમત થઈશું જ્યારે તમે આ કન્સ્ટ્રેન સેટિસફેકશન મેથડ જોશો પરંતુ અમારી પાસે અહીં ખૂબ જ કન્સ્ટ્રેન પ્રોસેસીંગ થવાની નથી કન્સ્ટ્રેન પ્રોસેસીંગ એ આવી સમસ્યાઓના ઉકેલનું એક અલગ ફોર્મ્યુલેશન છે જેમાં તમે વેરીએબલ અને વેલ્યુ ની દ્રષ્ટિએ સમગ્ર સમસ્યા ઘડો છો બીજી રીત જે તમે વિચારવા માંગો છો તે છે એન્ડ ઓર ગ્રાફ અથવા ટ્રી બનાવવું આપણે તેને ગ્રાફમાં ફેરવી શકીએ છીએ આ ત્રણ ઉત્પન્ન કરવાને બદલે હું આ ત્રણને જોડી શક્યો હોત અને પછી તે ગ્રાફ હોત તેથી તે ગ્રાફ હોય કે ટ્રી તેમાં ખરેખર કોઈ તફાવત નથી તે તેને જોવાની એક રીત છે તેને ગોલ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી અમે ગોલ ટ્રી સાથે પ્રોબ્લેમ ડિકોમ્પોઝિશન જોવા માંગીએ છીએ પ્રોબ્લેમ ડિકોમ્પોઝિશન નો મતલબ પ્રોબ્લેમ ને નાના ભાગમાં તોડવું આ ઉદાહરણમાં થોડું કોન્ટેક્સટ ફ્રી ગ્રામરનો ઉપયોગ કરવા જેવું છે બહાર જવાની જે વાત છે તે સાંજની ઉજવણી ફિલ્મ અને રાત્રિભોજન વગેરેથી બનેલું છે પરંતુ તે કોન્ટેક્સટ ફ્રી હોવું જોઈએ નહીં તે આ કિસ્સામાં કોન્ટેક્સટ આધારિત હોઈ શકે છે તો આપણે તે કેવી રીતે કરીએ આ દ્રષ્ટિ સમસ્યાને અલગ રીતે જોવાની છે જો તમારી પાસે આઉટિંગ હોય તો તે લક્ષ્ય છે જે તમે તેને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો હવે તમે તેમને ત્રણ જુદા જુદા સબ ગોલ માં વિભાજિત કરો છો તેથી પ્રથમ સાંજ અથવા સાંજની યોજના પછી મૂવી અને પછી રાત્રિભોજન છે તેથી તે એક અલગ રિપ્રેસેંટેશન છે અને અમે આ પ્રકારના ઝાડ અને તે પ્રકારના ટ્રી વચ્ચે તફાવત કરવા માટે પોતાના ફાયદા માટે અહીં આર્ક મૂકીએ છીએ આ આર્ક ને AND આર્ક કહેવામાં આવે છે અને તેને AND નોડ કહેવામાં આવે છે તેથી AND નોડ એ નોડ છે જેમાંથી વિકલ્પો એટલે કે તેમને સૂચવતા તમામ નોડ અને તે ડિરેકટીવ ગ્રાફ છે આવા નોડથી વિપરીત બધું જ હલ કરવું પડશે તેને OR આર્ક કહેવામાં આવે છે અને તેને OR નોડ કહેવામાં આવે છે તેથી OR નોડમાં તમામ OR આર્ક છે OR નોડ અને OR આર્કનો અર્થ એ છે કે તમારે તેની નીચેની એક વસ્તુ કરવી પડશે ઉદાહરણ તરીકે તમારે મોલમાં જવું પડશે અથવા બીચ પર જવું પડશે અથવા કાં તો હેરી પોટર અથવા ભુવનનું ઘર અથવા એ આઈ મૂવી પસંદ કરવી પડશે વગેરે વગેરે તેથી જો આપણી પાસે અહીં પણ તે વિકલ્પ હોય તો ચાલો મોલ બીચ અને કદાચ અન્ય કેટલાક વિકલ્પો માંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરીએ જેનાથી કોઈ ફરક પડતો નથી તો અમારી પાસે ફિલ્મો માટે 3 વિકલ્પો પણ છે હેરી પોટર ભુવન હોમ એઆઈ મૂવી અને પછી અમારી પાસે રેસ્ટોરન્ટ્સ માટે ત્રણ વિકલ્પો છે પિઝા હટ સરવાના ભવન કાફે કોફી ડે તેથી આને AND OR ટ્રી કહેવામાં આવે છે કારણ કે તેમાં AND નોડ્સ અને OR નોડ્સ બંને છે AND નોડ ટોચના સ્તરે છે OR નોડ તેની નીચે છે અને OR ગ્રાફમાં આ પ્રકારનો ઉકેલ જે પ્રકારનો આપણે અત્યાર સુધી અભ્યાસ કરી રહ્યા છીએ તે પાથ છે સબ ટ્રી એ ઉકેલ છે આ AND OR ટ્રી માટે ઉદાહરણ તરીકે એક ઉકેલ માં આ અને આ હશે તેથી આ સમસ્યાનો ઉકેલ અહીં એક સબ ટ્રી છે તે કોમ્બિનેશન માટેનો ઉકેલ પાથ હતો મહત્ત્વની વાત એ છે કે તમે સમસ્યાને ત્રણ નાની સમસ્યાઓમાં તોડી નાખી છે અને તેમને સ્વતંત્ર રીતે એકબીજાથી હલ કરો છો આનો અર્થ એ થયો કે જ્યારે તમે જાણો છો કે તમારે મોલ અને બીચ વચ્ચે પસંદગી કરવી પડશે ત્યારે તમે આ અન્ય વસ્તુઓથી સ્વતંત્ર કરો છો જ્યારે અહીં વ્યક્તિએ મોલ પસંદ કરવો જોઈએ પછી તમે કહો છો મારે બીજું શું શોધવું જોઈએ હવે તે ખરેખર અર્થ વગરનું છે કારણ કે મોલ એ બધી વસ્તુ થી સ્વતંત્ર છે તેના પછી તમે જે કરવા જઈ રહ્યા છો અને AND OR ટ્રી નું આ ફોર્મ્યુલેશન તમને સમસ્યાને નાના ભાગમાં વિભાજિત કરવાની મંજૂરી આપે છે માટે અમે આવા ફોર્મ્યુલેશન્સ પર કામ કરતા અલ્ગોરિધમ્સને હલ કરવાના અભિગમોનો અભ્યાસ કરવા માંગીએ છીએ અને સમસ્યા નું સમાધાન કરવા માંગીએ છીએ પરંતુ પ્રથમ હું થોડી પ્રેરણા આપવા માંગુ છું કે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો હતો વગેરે હવે તેમાં થોડો ખર્ચ થશે જો તમે કોઈક રીતે શ્રેષ્ઠ ઉકેલ પર જઈ રહ્યા છો અને જો તમને તે મળશે તો તેની સાથે એક ખર્ચ સંકળાયેલો હશે આ ઉદાહરણમાં ખર્ચ હોઈ શકે છે ઉદાહરણ તરીકે મોલની કિંમત તેની સાથે સંકળાયેલી હશે કદાચ તમારે જે અંતર કાપવું પડશે તે અથવા કેટલીક વાર કેટલાક મોલ્સ હવે લોકો પાસેથી ફી લે છે પરંતુ મને ખબર નથી અલબત્ત મૂવી માટે પણ કેટલાક ચાર્જ લાગશે બહાર ખાવા માટે પણ થોડી કિંમત હશે અને તમારી પાસે આ ખર્ચની અંદર અથવા આ બજેટની અંદર અથવા શ્રેષ્ઠ બજેટમાં અથવા આ પ્રકારની વસ્તુઓમાં તે સમસ્યાનો ઉકેલ શોધવાનો માપદંડ તમારી પાસે હોઈ શકે છે તેથી આપણે પાછળથી જોઈએ છીએ તે ખર્ચ વિશે ચિંતિત હોઈશું તો હું બીજું ઉદાહરણ લઉં ચાલો માની લઈએ કે તમારે ઘર બનાવવું છે તમે તેને પણ જોઈ શકો છો જો તમે આ સમસ્યાને AND OR સમસ્યાની જેમ જોઈ શકો છો તો તમે ફક્ત એક માળ અથવા ડુપ્લેક્સ બનાવવા માટે કોઈ વિકલ્પ માંગી શકો છો આ વિકલ્પો હોઈ શકે છે એક માળના ઘરમાં તમે કહી શકો છો કે તમારે રસોડું બનાવવું પડશે ત્યારે પછી કહીએ 1 રૂમ હું કહીશ કે R1 R2 ને અનુસરશે વગેરે અને પછી બાલ્કની માની લઈએ હવે અલબત્ત અહીં AND નોડ હશે અને મારી એજ અહીંથી આવી શકે છે દાખલા તરીકે ડુપ્લેક્સ ઘરોમાં રસોડું પણ હશે વગેરે વગેરે જેને હું હંમેશા ગ્રાફની જેમ બનાવી શકું છું અથવા તેને ટ્રી ની જેમ બનાવી શકું છું ખરેખર તેનાથી કોઈ ફરક પડતો નથી પછી 1 રૂમ હશે 1 દિવાલ આપણે માનીલઈએ છીએ કે અમારી પાસે 4 ઓરડાઓ છે અમારી પાસે લંબચોરસ ઓરડાઓ છે પછી દિવાલ 1 થી દિવાલ 4 અને પછી દરવાજો હોઈ શકે છે ચાલો કહીએ કે અમારી પાસે તેમાં ફક્ત એક જ દરવાજો છે અને ચાલો માની લઈએ કે અમારી પાસે બારી છે તે OR નોડ હશે અને જો તમે દિવાલ ને જુઓ ઉદાહરણ તરીકે તમે ધારો છો કે તમારી પાસે પથ્થર ઇંટ અથવા માટી જેવા વિકલ્પો છે આ રીતે ઘર બનાવવામાં જે વિકલ્પ અસ્તિત્વમાં છે તે તેને AND OR ટ્રી તરીકે ગોઠવી શકે છે જ્યાં ટોચના સ્તર પર તમારું ઉચ્ચ સ્તરીય લક્ષ્ય હશે જે ઘર બનાવવાનું છે પછી આ નીચું સ્તર છે આ બધા વિકલ્પો અહીં છે આ પાયાના સ્તરે સબગોલ છે પછી જો તમે તેને તોડતા રહેશો તો તમે આ સમસ્યાનું સમાધાન કેટલી હદ સુધી ચાલુ રાખશો જ્યાં સુધી સમસ્યા એટલી સરળ ન બને કે તમારી પાસે પહેલેથી જ સમાધાન ન થાય ત્યાં સુધી તમે તેને તોડવાનું ચાલુ રાખો તેથી હું તેને આગળનું ઉદાહરણ આપીને સમજાવીશ જે હું જોવા જઈ રહ્યો છું જે પ્રથમ સિસ્ટમમાંની એક છે જેમાં AND OR ગ્રાફનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે એ ધ્યાનમાં રાખવાનું છે કે બે પ્રકારની કિંમત છે જે સામેલ થવાની છે એક સમસ્યાને રૂપાંતરિત કરવાનો ખર્ચ છે ચાલો માની લઈએ કે તેને સબ પ્રોબ્લેમ માં રૂપાંતરિત કરવા માટેનો ખર્ચ છે અને બીજો સબ પ્રોબ્લેમ વગેરે હલ કરવાનો ખર્ચ છે તેથી તેના અંતેતેને નોડ્સ મળે છે જેને લીફ નોડ્સ કહેવામાં આવે છે મારો કહેવાનો મતલબ એ છે કે લીફ નોડ્સ ખરેખર સોલ્વ્ડ નોડ્સ કહેવામાં આવે છે તેથી ટ્રી માં લીફ નોડ્સ હશે અલબત્ત સોલ્વ્ડ નોડ્સમાં એસસોસિએટેડ ખર્ચનો સમાવેશ થશે ડોમેઇનના આધારે આપણે ડોમેઇન જોઈશું ઉદાહરણ તરીકેઅમે સિમ્બોલિક ઇન્ટિગ્રેશન સાથે જોવાનું શરૂ કરીશું જે પ્રથમ એપ્લિકેશનોમાંની એક છે જેમાં AND OR ગ્રાફનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સોલ્વ કરેલા નોડ્સ પાસે કોઈ એસસોસિએટેડ ખર્ચ હોઈ શકે નહીં ઉદાહરણ તરીકે તમે જાણો છો કે XDX નું ઈન્ટીગ્રલ એવી વસ્તુ છે કે તમે ફક્ત સોલ્યુશન અથવા XDX પસંદ કરી શકો છો અને તમે ફક્ત ઉકેલ અથવા કેટલીક સમાન વસ્તુઓ પસંદ કરી શકો છો પરંતુ જો તમે ઘર બનાવવા જેવી સમસ્યાને જુઓ છો અને જો તમે 4 દિવાલો બનાવવાના હો તો તમામ 4 દિવાલો જ્યારે તમે બાંધો છો ત્યારે તેમની સંકળાયેલો ખર્ચ થશે અને પછી તમારે તે ઘર બનાવવાના ખર્ચમાં તે તમામ ખર્ચ એકત્રિત કરવો પડશે સમસ્યા કેવી રીતે વર્તે છે તેના આધારે સોલ્વ્ડ નોડ્સની કિંમત હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે પરંતુ પરિવર્તન સાથે હંમેશાં ખર્ચ સંકળાયેલો રહેશે અને સમસ્યા જોવાનો આ એક માર્ગ છે કારણ કે તમે શોધની માત્રાને નિયંત્રિત કરવા માંગો છો સૌ પ્રથમ AND OR ટ્રી જોવાનું હતુંઆ પ્રોગ્રામ ને સેન્ટ કહેવાતું હતું જે એક વ્યક્તિ સ્લેગલ દ્વારા 1961 અમલમાં મૂકવામાં આવ્યું હતું જ્યારે આપણે પ્રારંભિક લેક્ચર જોઈ રહ્યા છીએ અને આપણે કહીએ છીએ કે AI એ વર્ષોથી શું સિદ્ધિઓ હાંસલ કરી છે અમે 1961 માં સિમ્બોલિક ઈન્ટિગ્રશન નો ઉલ્લેખ કર્યો હતો મને લાગે છે કે તેઓ MIT માં હતો અને તેમણે પીએચડી થીસિસ લખ્યું હતું તમે તેના પર સિમ્બોલિક ઈન્ટિગ્રશન કેવી રીતે કરો છો સિમ્બોલિક ઈન્ટિગ્રશન નો અર્થ શું છે તમને એક સમીકરણ આપવામાં આવ્યું છે અને તમે તે સમીકરણને ડીફિનાઈટ ઈન્ટીગ્રલ માં ઇન્ટિગ્રેટ કરવા માંગો છો અને તમે બદલવા માંગો છો અને તમે એક સમીકરણ બનાવવા માંગો છો તેથી મારું ગણિત થોડું નબળું છે તેથી હું આ બ્રેકઅપનો ઉપયોગ કરું છું જે આ થીસિસ જેટલું જ મજબૂત છે તો ચાલો કહીએ કે તમે X41 X252dxકરવા માંગો છો મને ખાતરી છે કે તમે લોકો મારા કરતા ઈન્ટિગ્રશન થી વધુ પરિચિત હશો તમે જાણો છો કે આ સમસ્યાને કેવી રીતે હલ કરવી કે મુખ્યત્વે તમે કેટલાક રૂપાંતરણ કરો છો અથવા સમસ્યાને નાના ભાગમાં તોડી નાખો છો જે AND OR માં ખૂબ સારી રીતે થશે કારણ કે આપણી પાસે રૂપાંતરિત કરવાનો વિકલ્પ છે સૌ પ્રથમ ચાલો જોઈએ કે ઉકેલ કેવો દેખાય છે તે નોડ છે જેને તમે sin2ycos2ydy બદલી શકો છો મને પૂછશો નહીં કે કેવી રીતે પરંતુ તેના માટે વિચારો જે આપણે કરી શકીએ તેથી ટ્રાન્સફોર્મેશન x sin y થશે પછી છેવટે જ્યારે તમે તેને કોઈ એવી વસ્તુમાં તોડવાની મંજૂરી આપો છો જે સરળ છે જે તમારા માટે સુલભ છે તમારે કોઈ પ્રકારનું રૂપાંતરણ કરવું પડશે કારણ કે તમે તેના માટે સમાધાન બનાવો છો મને આને ગણિતના લેક્ચર માં રૂપાંતરિત કરવાનું જોખમ છે મને વધુ એક કે બે પગલાં અજમાવવા દો તમારે ખરેખર આ લખવાની જરૂર નથી અહીં આપણે ztan લખી ને તેને બદલી રહ્યા છે અને તેને આમાં રૂપાંતર કરી રહ્યા છે અને તે જ રીતે આ dw માં રૂપાંતરિત થઈ શકે છે અને એ જ રીતે જો તેને નોડ સોલ્વ્ડ નોડમાં રૂપાંતર કરવામાં આવે તો હવે આપણે માની લઈએ છીએ કે તે નોડ સોલ્વ્ડ નોડ છે એ અર્થમાં કે તમે કોઈ પણ મુશ્કેલી વિના તે કરી શકો છો આ સોલ્વ્ડ નોડ છે અને જો આ છે તો તમારી પાસે હવે એક ઉપાય છે તેથી અલબત્ત આ AND નોડ છે અને તે પણ AND નોડ છે તેથી આ ઈન્ટિગ્રશન પ્રોબ્લેમ ટ્રાન્સફોર્મશન ની શ્રેણી દ્વારા હલ થાય છે ચાલો પ્રોબ્લેમના નાના હિસ્સાને અનુસરીએ કારણ કે આપણે અહીં સરવાળો કરીએ છીએ અને પછી આપણે dw z2dw અને dw ખૂબ જ નજીવી રીતે હલ કરી શકીએ છીએ તેથી અમે આ નોડ્સને સોલ્વ્ડ નોડ તરીકે ગણીશું તેથી મારો કહેવાનો મતલબ એ છે કે આવા નોડ્સ શોધવા માટેનો ખર્ચ એટલે કે આપણા ઉકેલનો ખર્ચ ખુબ ઓછો છે પરંતુ રૂપાંતરણનો ખર્ચ ગણી શકાય છે પરંતુ અલબત્ત તે કરવાનો આ એકમાત્ર રસ્તો નથી અહીં અન્ય વિકલ્પો હોઈ શકે છે તેથી ઉદાહરણ તરીકે તમે કહી શકો છો કે તમે તેને cos 4ydy અને પછી તેને dxx21x2માં રૂપાંતર કરી શકો છો તેથી આવી સમસ્યાહલ કરવા માટે ઘણા વિકલ્પો છે તેથી જેમને પોતાનું ગણિત અથવા કોઈ ભરતી પરીક્ષા અથવા બીજું કંઈક કરવાનું યાદ છે તમને યાદ હશે કે તમારે માથું તોડવું પડશે અને યાદ રાખવું પડશે કે રૂપાંતરણ શું છે વગેરે તેથી જ તેની ઘણી પ્રેક્ટિસ કરવી પડશે પરંતુ આ પ્રોગ્રામ SAINT શું છે SAINT એટલે સિમ્બોલિક ઓટોમેટિક ઇન્ટિગ્રેશન પાછળથી એક વ્યક્તિ મોસેસએ એક પ્રોગ્રામ બનાવ્યો જેને SIN કહેવામાં આવ્યો હતો કારણ કે તેને સેન્ટ કહેવામાં આવતું હતું જેનો અર્થ છે સિમ્બોલિક ઇન્ટિગ્રેશન આ SIN ધીમે ધીમે MACYMA નામની પ્રોડક્ટ માં બદલવામાં આવ્યું આજકાલ તમે આ ગણિત પેકેજો થી વાકેફ હશો જે તમારા માટે સિમ્બોલિક ગણિત કરી શકે છે જો આ બધા આ SIN અને SAINT ના પૂર્વજો છે ઉદાહરણ તરીકે કેટલાક MATLAB તમને સિમ્બોલિક ગણિત કરવાની પણ મંજૂરી આપશે તમે ત્યાં જે બતાવવા માંગો છો તે એ છે કે આ રીતે સમસ્યા હલ કરીને સિમ્બોલિક ઇન્ટિગ્રેશન જોઈ શકાય છે જેમાં તમે મોટા પાયે સમસ્યાને સબ ગોલ માં તોડી નાખો છો આ ત્યાં સુધી કરશો જ્યાં સુધી સબ ગોલ તેને હલ કરવા માટે પૂરતા સરળ ન થાય અને પછી તમારી પાસે આ સમસ્યાનું સમાધાન છે અલબત્ત વાસ્તવિક જવાબ માટે તમારે તમે કરેલા પરિવર્તનને રદ કરવું પડશે હું બીજું ઉદાહરણ આપું છું જ્યાં આ વિચારનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો અમે ઉલ્લેખ કર્યો હતો કે 70ના દાયકામાં એક્સપર્ટ સિસ્ટમનો યુગ હતો પ્રથમ નિષ્ણાત પ્રણાલીઓમાંની એક ડેન્ડ્રલ નામનો પ્રોગ્રામ હતો આ ડેન્ડ્રલસામાન્ય રીતે કેટલાક લોકો કહે છે કે તમે તેને ડેન્ટ્રીટેક ટ્રી અલ્ગોરિથમ અથવા એવું કંઈક સુધી વિસ્તૃત કરી શકો છે કારણ કે તેણે AND OR ગ્રાફ પણ જનરેટ કર્યો હતો જે તેના જેવો લાગતો હતો પરંતુ ડેન્ડ્રલને લાગ્યું કે તે મદદરૂપ છે તે મૂળભૂત રીતે રસાયણશાસ્ત્રી ના સહાયક તરીકે વિકસાવવામાં આવ્યું હતું અથવા પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું અને રસાયણશાસ્ત્રી જે કાર્ય કરી રહ્યા હતા તે એક સંયોજન ની માળખાગત ફોર્મ્યુલા નક્કી કરવાનું હતું હું માનું છું કે તમારૂ રસાયણશાસ્ત્ર નું જ્ઞાન મારા કરતાં વધુ સારૂ છે માટે તમે જાણો છો કે જો તમને સંયોજનનું મોલેક્યુલર ફોર્મ્યુલા આપવામાં આવે તો ઉદાહરણ તરીકે C6H6 C6H12 જે પણ હોય તે શું હતું બેન્ઝિન બેન્ઝિનની ફોર્મ્યુલા શું છે C6H6 તમે કેકુલની વાર્તા સાંભળી હશે અને તમે જાણતા હશો કે લોકો કેવી રીતે ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા બેન્ઝિનનું માળખું શું છે તેથી મોલેક્યુલર લેવલે તેમાં કાર્બનના 6 અણુઓ હાઇડ્રોજનના 6 અણુઓ છે પરંતુ પ્રશ્ન એ પૂછવાનો છે કે આ અણુઓ માળખામાં કેવી રીતે ગોઠવાયેલા છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કારણ કે પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માળખાગત ફોર્મ્યુલા પર જ આધાર રાખે છે તે આની પાછળ છે અને માળખાગત ફોર્મ્યુલા શોધવી એ સરળ કાર્ય નથી સ્પષ્ટ છે કે કેકુલે દિવસ દરમિયાન સ્વપ્ન જોતો હતો અથવા સૂતો હતો અથવા બીજું કંઈક તેણે આ સાપ જોયો જે તેની પોતાની પૂંછડી કરડી રહ્યો હતો અને પછી તેણે બેન્ઝિન રિંગ વગેરે વિશે વિચાર્યું તેથી ડેન્ડ્રલનો વિચાર રસાયણશાસ્ત્રીને માળખાગત ફોર્મ્યુલા શોધવામાં મદદ કરવાનો હતો અને સ્પષ્ટ પણે જે વ્યક્તિએ રસાયણશાસ્ત્રમાં પીએચડી કર્યું છે તેઓ આ વસ્તુના માળખાગત ફોર્મ્યુલાઓ શોધવાનો પ્રયાસ કરવામાં તેમનો ઘણો સમય વિતાવે છે અને સમસ્યા ખૂબ સરળ નથી કારણ કે આપેલ મોલેક્યુલર ફોર્મ્યુલામાં લાખો માળખાગત ફોર્મ્યુલાઓ હોઈ શકે છે અલબત્ત તેમાં મોટા સંયોજનો રોકાયેલા છે નીચલા સ્તરે તમે જાણો છો કે પદાર્થની રચના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે કાં તો તમે હીરાને હાથમાં પકડ્યો છે અથવા કોલસાનો ઢગલો ફક્ત માળખા પર આધાર રાખે છે તમે સામાન્ય રીતે તમારા હાથમાં કાર્બન પકડ્યો છે પરંતુ હકીકતમાં તે ફક્ત તેનું માળખું છે જે તમને તે ગુણો આપે છે જે તમે જોવા માંગો છો તેથી ડેન્ડ્રલનો જે રીતે અમલ કરવામાં આવ્યો તે વિચાર એ હતો કે તે સંભવિત માળખાની જગ્યાની આસપાસ ફરશે અને તે કરી શકાય છે મોલેક્યુલર સૂત્રને નાના ભાગ માં તોડીને અને નાના ટુકડાના માળખાની શોધ કરીને આપણે એક નાના નમૂનાનું ઉદાહરણ જોઈશું પરંતુ તે સિન્થેટિક સ્પેક્ટ્રોગ્રામ બનાવવાની પ્રક્રિયા દ્વારા સમર્થિત છે તેથી તે પદાર્થનો સ્પેક્ટ્રોગ્રામ આપેલા સ્ટ્રચરલ ફોર્મ્યુલા માટે કેવો દેખાતો હતો તેવું એક અલ્ગોરિધમ હતું

એકવાર તમે કરી શકો છો તમે તેની તુલના વાસ્તવિક સ્પેક્ટ્રોગ્રામ સાથે કરી શકો છો અને જો સ્પેક્ટ્રોગ્રામ મેચ થાય છે તો તમે કહી શકો છો કે તમે તે પદાર્થની માળખાગત ફોર્મ્યુલા મેળવી છે તે રસાયણશાસ્ત્રીનો ખંતપૂર્વક કરવાનો દૃષ્ટિકોણ છે ડેન્ડ્રલ 1971 ની આસપાસ સ્ટેનફોર્ડ દ્વારા બનાવવામાં આવેલો પ્રોગ્રામ હતો તે સેન્ટ પછી આવ્યું હતું તે પ્રથમ નિષ્ણાત સિસ્ટમમાં આપવામાં આવ્યું હતું જે બનાવવામાં આવ્યું હતું 70 અને 80ના દાયકામાં નિષ્ણાત પ્રણાલીનો યુગ હતો જ્યાં લોકો કહેતા હતા કે તેઓ નિષ્ણાત સિસ્ટમ બનાવશે અને તેનો અર્થ એ છે કે તેઓ નિષ્ણાતોના જ્ઞાન પર પ્રકાશ પાડશે અને તેને એક પ્રોગ્રામ માં મૂકશે અને પછી પ્રોગ્રામ નિષ્ણાત સ્તરે કામ કરશે તેથી ડેન્ડ્રલ સિવાય પરિચયમાં આપણે પ્રોસ્પેક્ટર્સ જેવી બાબતોનો પણ ઉલ્લેખ કરી શકીએ છીએ જે તેલ અને ખનિજો વગેરે શોધવા માટે નિષ્ણાત સિસ્ટમ હતી R1 નામનો એક પ્રોગ્રામ હતો જે મને લાગે છે કે સ્ટેનફોર્ડમાં હતો જેનો ઉપયોગ મીણની સિસ્ટમમાં કરવામાં આવતો હતો તે વર્ષોમાં મશીન અથવા કમ્પ્યુટર ખરીદવું એ કોઈ સરળ કાર્ય ન હતું જાણે કે હું એપલ મેકબુક અથવા એવું કંઈક તમારે સાથે મળીને ઘણા બધા સપ્લિમેન્ટ્સ ગોઠવવા પડ્યા હતા અને R1 એક નિષ્ણાત સિસ્ટમ હતી જેણે લોકોને કમ્પ્યુટર સિસ્ટમને રૂપરેખાંકિત કરવામાં મદદ કરી અમે જોઈશું કે આ R1 અને આવા પ્રોગ્રામો કેવી રીતે બનાવવામાં આવ્યા છે એ થોડા સમય પછી આ અભ્યાસક્રમમાં જોઈશું પરંતુ આજે અમે A0 જેવા અલ્ગોરિધમ અથવા AND OR ટ્રી અલ્ગોરિથમ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ જે AND OR ટ્રી માં સર્ચ કરે છે તે નિપુણતા ક્યાંથી આવે છે તેમાં કુશળતા આવી તે પહેલા CONGEN નામનો પ્રોગ્રામ હતો અને DENDRAL CONGEN નામના પ્રોગ્રામ નો બનેલો હતો જેનો અર્થ છે કોન્સ્ટ્રેન્ટ જનરેટર જેમાં નિષ્ણાત નું જ્ઞાન હતું માટે તમે આપેલા મોલેક્યુલર ફોર્મ્યુલા માટે એક માળખું બનાવી શકો છો CONGENને રસાયણશાસ્ત્રી પાસેથી જ્ઞાન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે કઈ રચનાઓ શક્ય છે અને શું શક્ય નથી ઉદાહરણ તરીકે C2H12NO2 જેવી સરળ વસ્તુ ને જોતાં આ CONGEN આ પ્રકારનું માળખું જનરેટ કરશે અથવા તે બીજું માળખું જનરેટ કરશે આ એક છે અને આ બીજું છે અને અહીં અન્ય ઉદાહરણો છે જે હું અહીં બતાવી રહ્યો નથી ફરીથી તમારી પાસે રસાયણશાસ્ત્રમાં મારા કરતા વધુ સારું છે તમે જાણો છો કે આ ડબલ બોન્ડ છે અને તે એક સિંગલ બોન્ડ છે વગેરે આપણે હાઇડ્રોજનના અણુઓ બનાવ્યા નથી તમે અહીંની વેલેન્સીના આધારે હાઇડ્રોજન અણુઓને ભરી શકો છો ઉદાહરણ તરીકે અહીં 3 અને 2 અહીં પરંતુ તે એક અલગ માળખું છે જે CONGEN બનાવે છે અને CONGEN વિશે રસપ્રદ એ છે કે તે ફક્ત સંભવિત માળખું બનાવે છે તેથી જ નિષ્ણાત જ્ઞાન તેમાં આવ્યું તેથી CONGEN પછી તમે સિન્થેટિક સ્પેક્ટ્રોગ્રામને વાસ્તવિક સાથે તુલના કરો છો અને પછી તમે નક્કી કરી શકો છો કે તમને પદાર્થની રચના મળી છે કે નહીં અને DENDRAL જે કરે છે તે સંભવિત માળખાની વિશાળ જગ્યાને પ્રકાશિત કરશે સિન્થેટિક સ્પેક્ટ્રોગ્રામ બનાવે છે અને વાસ્તવિક પદાર્થની સાથે તેની તુલના કરે છે અને છેવટે રસાયણશાસ્ત્રી માટે કામ કરે છે અને બતાવે છે કે તે વાસ્તવિક રસાયણશાસ્ત્રી કરતા ઘણી ઝડપથી કામ કરે છે જેમ કે તમે કલ્પના કરી શકો છો અને જ્યારે તમે કહો છો વાસ્તવિક રસાયણશાસ્ત્રી ત્યારે મારો મતલબ એવા લોકો છે જે પી કરી રહ્યા છે તેથી હું DENDRAL દ્વારા ઉત્પન્ન થયેલી જગ્યાના એક નાના ઉદાહરણ સાથે સમાપ્ત કરું છું અને આગામી લેક્ચર માં આપણે અલ્ગોરિધમ જોઈશુ જેનો ઉપયોગ જગ્યાને ફેરવવા માટે કરવામાં આવ્યો છે તો ચાલો માની લઈએ કે C5H12 તે એક મોલેક્યુલર ફોર્મ્યુલા છે અને કોઈ પણ બોક્સ કે જેમાં મોલેક્યુલર ફોર્મ્યુલા છે તે અનસોલ્વડ નોડ છે અથવા આંશિક રીતે હલ કરી શકાય છે જે આપણે જોઈશું જ્યાં સોલ્વડ નોડ છે તે આખું માળખું તમને સંપૂર્ણપણે આપવામાં આવે છે ઉદાહરણ તરીકે આ C C C C C અને પછી હાઇડ્રોજન અણુઓ હોઈ શકે છે તે સોલ્વડ નોડ છે આ 5 કાર્બન અને 12 હાઇડ્રોજન અણુઓ ને સંગઠિત કરવાની સરળ રીત છે પરંતુ અન્ય વિકલ્પો હોઈ શકે છે ઉદાહરણ તરીકે આ ડિરેકટેડ ગ્રાફ્સ છે તમે કહી શકો છો કે આ આંશિક રીતે સંપાદિત માળખું છે જ્યાં માળખાનો અમુક ભાગ જાણીતું છે અને અમુક ભાગ જાણી શકાયો નથી તેથી ત્યાં 3 કાર્બન અણુઓ છે 2 અહીં 1 તેની અંદર છે આ બીજું આંશિક માળખું છે અને તેમાં જાતે જ 3 ચાઈલ્ડ હશે જે આ ભાગ આ ભાગ અને આ ભાગ સાથે મેળ ખાય છે તેથી તમે બોન્ડ સાથે C2H5 હલ કરી શકો છો પછી તમારી પાસે બીજો બોન્ડ C2H5 છે અને પછી તમારી પાસે C H H H H H બે બોન્ડ સાથે છે અને તેનો ઉકેલ લાવી શકાય છે અને તેનાથી તેનો ઉકેલ પણ આવી શકે છે ઉદાહરણ તરીકે આમાં બે ઘટકો હશે તેમાંથી એક આ C2H5 હશે તેના દ્વારા ઉકેલાઈ જશે અને જે કઈ બાકી રહેશે એટલે કે C C C તે અહીં ટકી રહેશે વગેરે તેથી આ ખૂબ જ ઝડપી રસાયણશાસ્ત્રના જ્ઞાનમાં તમે તે C2H5 જોઈ શકો છો જેના 3 સંભવિત માળખાઓ છે પહેલું આ માળખું છે એક આ માળખું છે જ્યાં તમારી પાસે મધ્ય ભાગ છે જ્યાં તમારી પાસે C અને 2 હાઇડ્રોજન અણુઓ છે અને બે એજમાં આવી રચના શામેલ છે અને તે જ રીતે તે બીજું માળખું છે જ્યાં મધ્ય ભાગમાં ઘટક C2H5 છે અહીં બંને એજ પર C2H5 ઘટકો છે દેખીતી રીતે જ જો તે મહત્ત્વનું હોય તો તમારી પાસે કોઈ ઉકેલ છે તે AND નોડ છે બીજો ઉપાય અહીં છે અને ત્રીજો ઉપાય આ બાજુ છે હવે ડેનરાલે એવું કર્યું હતું કે તે આ જગ્યાને સમજદારીપૂર્વક હાથ ધરે છે આ અર્થમાં ડેન્ડ્રલનો ઘટક આ કન્જેન ફક્ત તે નોડ જનરેટ કરે છે જે વ્યવહારમાં શક્ય છે અને તે કેવી રીતે કરે છે તેમાં ઘણું એક્સપર્ટ નોલેજ આપવામાં આવ્યું છે અને તેથી જ આ સિસ્ટમને પ્રથમ એક્સપર્ટ સિસ્ટમ કહેવામાં આવે છે જે બનાવવામાં આવી હતી તેથી તે સિન્થેટિક સ્પેક્ટોગ્રામ બનાવે છે ઉદાહરણ તરીકે તમે તેને લો છો સ્પેક્ટોગ્રામ બનાવો છો અને તેની તુલના વાસ્તવિક પદાર્થ ના સ્પેક્ટોગ્રામ સાથે કરો છો અને જો તે મેચ થાય છે તો તમને ખ્યાલ આવે છે કે તે એક સ્ટ્રચરલ ફોર્મ્યુલા છે અમે આજે ફક્ત AND OR ટ્રી અથવા AND OR ગ્રાફ રજૂ કર્યો છે તેથી આપણે તેમની વચ્ચે વધુ ફરક નહીં પાડીએ અમે હમણાં જ થોડી કિંમતની વાત કરી છે જે સોલ્વ્ડ નોડ્સમાં સામેલ છે અને તે રુટ નોડ માં ઉમેરવી પડશે તેથી આગામી વર્ગમાં આપણે એલ્ગોરિધમ જોઈશું જે AND OR ટ્રી અથવા ગોલ ટ્રી ની શોધ કરે છે જેથી શ્રેષ્ઠ ઉકેલ શોધી શકીએ તેથી હવે આપણે અહીં સમાપ્ત કરીશું